પ્લાન્ટ પરિબળ એ છે કે પ્લાન્ટ ફેક્ટર વાસ્તવિક ઉર્જા ઉત્પન્ન થયેલ મહત્તમ પ્લાન્ટ રેટિંગ X T આ તે ટી છે જે સમયનો ઉલ્લેખ કરે છે તેથી આ સમીકરણ 3 પ્લાન્ટ પરિબળનો ઉપયોગ મોટે ભાગે ઉત્પાદન અભ્યાસમાં થાય છે તેને વાર્ષિક પ્લાન્ટ ફેક્ટર વાસ્તવિક ઉર્જા ઉત્પાદન મહત્તમ પ્લાન્ટ રેટિંગ તરીકે પણ આપવામાં આવે છે અથવા વાર્ષિક પ્લાન્ટ પરિબળ કે વાર્ષિક ઉર્જા ઉત્પાદન અથવા મહત્તમ પ્લાન્ટ રેટિંગ X 8760 એક વર્ષમાં કુલ કલાકોની સંખ્યા 8760 છે તેથી તે વ્યાખ્યાયિત કરી શકાય તેવી 3 રીતો છે વાસ્તવિક ઉર્જા ઉત્પાદન મહત્તમ પ્લાન્ટ રેટિંગ અથવા વાસ્તવિક વાર્ષિક ઉર્જા ઉત્પાદન મહત્તમ પ્લાન્ટ રેટિંગ X 8760 તેથી તમારું તમારું આ સમીકરણ પછીનું છે તમારા વિવિધતા પરિબળ તેથી તે વિવિધ પેટા વિભાગો અથવા જૂથો અથવા ગ્રાહકોની વ્યક્તિગત સિસ્ટમની મહત્તમ માંગની વ્યક્તિગત મહત્તમ માંગના સરવાળોનું ગુણોત્તર છે તો આ શું છે તે વિવિધ પેટા વિભાગો અથવા જૂથો અથવા ગ્રાહકોની વ્યક્તિગત મહત્તમ માંગના સરવાળો છે ઉદાહરણ તરીકે લૂપ પર વિવિધતાવિવિધતા પરિબળ આપણે સિસ્ટમ FD ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે માંગ પરિબળનો આપણે ક્યાં ઉપયોગ કર્યો છે સંદર્ભ લો 0203 ડીએફ તેથી તેથી જ મેં FD બનાવી છે તેથી ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી વિવિધતા પરિબળ જેને આપણે FD તરીકે કહીએ છીએ તે FD વ્યક્તિગત મહત્તમ માંગનો સરવાળો સંયોગિક મહત્તમ માંગ તરીકે આપવામાં આવે છે અથવા આપણે લખી શકીએ કે વ્યક્તિગત મહત્તમ માંગ કહે છે જો P1P2P3જેમ તેઓ વ્યક્તિગત ગ્રાહકો માટેની મહત્તમ માંગ યોગ્ય છે તેથી વિવિધતા પરિબળ FD n ∑pipc Piએ લોડ I ની મહત્તમ માંગ છે અને Pc બરાબર સંયુક્ત મહત્તમ માંગના એન i1 લોડ્સના જૂથની માંગ તેથી આ સમીકરણ 7 છે તેથી વિવિધતા ફેક્ટરી આપણે FD નહીં DF શબ્દનો ઉપયોગ કરીશું કારણ કે માંગ પરિબળ DF જેનો આપણે પહેલાં ઉપયોગ કર્યો છે તેથી આ ખરેખર તમારો વૈવિધ્ય પરિબળ આગળ છે તેથી આ સમજી શકાય તેવું યોગ્ય છે તમારી પાસે તમારા ગ્રાહકોની સંખ્યા છે અને દરેક માટે તમે ધારો કે તમારી પાસે n બરાબર 3 છે તેથી અહીં હોવા જોઈએ P1 P2દાખલા તરીકે તે આ જેવી છે ધારી તમે ધારો તો તમે અહીં હોય એ 3 બરાબર હોય તો વિવિધતા પરિબળ FD જશેહોઈp12 p22અમે લેશેપર પછીથી ઉદાહરણp32તમારા Pcઅધિકારદ્વારા વિભાજિત તેથી P1 P2 P3 તે તમે કહો છોતેની વ્યક્તિગતમહત્તમ માંગ છે કે દરેક પ્રકારનાં ગ્રાહકો સંયોગ મહત્તમ માંગ દ્વારા વિભાજિત થાય છે જે Pcયોગ્ય છે તેથી P1 P2 P3એ વ્યક્તિગત મહત્તમ માંગ યોગ્ય છે તેથી આગળ વિવિધતા પરિબળ એકતા અધિકાર કરતા સમાન અથવા વધુ હોઈ શકે છે તેથી સમીકરણથી એક માંગ પરિબળ છે DF મહત્તમ બરાબર છે આ આપણે છે તે સમીકરણમાંથી છે માંગ પરિબળDF મહત્તમ માંગ કુલ જોડાયેલ લોડ મહત્તમ માંગકુલ જોડાયેલ લોડ ×માંગ પરિબળ તેથી મહત્તમ માંગ DF માં કુલ કનેક્ટેડ લોડની બરાબર છે આ સમીકરણ 8 હમણાં હું ગ્રાહક માટે હું માનું છું કે ચાલો આપણે માની લઈએ કે કુલ જોડાયેલ લોડ TCPi નીબરાબર છે અને કુલ જોડાયેલ લોડ TCPiઅને માંગ પરિબળ DFiઆ માટે હું મી ગ્રાહક અધિકાર અમને આ તેથી સમીકરણ 8 તરીકે લખી શકાય ધારણ કરીએ છે pi Tcpi x DFi આ સમીકરણ 9 છે તેથી મહત્તમ માંગહું શું કહું છુંP1 P2 P3 હું હમણાં જ કહું છું કે હું ગ્રાહક માટે તે Pi છેઅને iગ્રાહક માટેકુલ કનેક્ટેડ લોડ અમે TCPi નેવ્યાખ્યાયિત કરીએ છીએ તેથી T કુલ જોડાયેલ ભાર TCPi ગ્રાહકોની માગ પરિબળ અમે DF મૂકી શકો છો i આ સમીકરણ 9 છે nતેથી 7 અને 9 ના સમીકરણથી તમને મળશે કે તમારી વિવિધતા પરિબળ FD ⅀Tcpi DFipc FD બરાબર સિગ્મા I 1 to n TCP i ને DF માં સમૂહ છે I Pc આ સમીકરણ છે 7 અને અહીં તમે આ વસ્તુનો વિકલ્પ બદલો છો જે તમે તમારાpiTcPi x DFi તેથી આ સમીકરણ તમે અવેજીમાં આવેpiTcPi x DFi દ્વારા વિભાજિતછે કે pc આ સમીકરણ 10 છે તે તમારું વિવિધતા પરિબળ FD DF એ માંગ પરિબળ છે પરંતુ FD એ વિવિધતા પરિબળ છે હવે પછીનો એક સંયોગ પરિબળ સંયોગ પરિબળ છે તે ગ્રાહકના જૂથની મહત્તમ સંયોગની કુલ માંગના ગુણોત્તર છે જેમાં જૂથનો સમાવેશ કરતા વ્યક્તિગત ગ્રાહકોની મહત્તમ શક્તિ માંગની રકમ છે બંને પુરવઠાના સમાન તબક્કે તે જ સમય માટે લેવામાં આવ્યા પછીથી હું થોડા દાખલા લઈશ કે પછી તમે જોશો આ વસ્તુઓ એકદમ સરળ છે હા તે ગ્રાહકોના જૂથના જુદા જુદા ગ્રાહકોની મહત્તમ સંયોગની કુલ માંગનું ગુણોત્તર છે ગ્રાહકોના પ્રકારનો હોઈ શકે છે વ્યાપારી ઔદ્યોગિક કૃષિ આ અધિકાર જેવા જૂથનો સમાવેશ કરતા વ્યક્તિગત ગ્રાહકોની મહત્તમ વીજ માંગની રકમનો જથ્થો તે જ સમયે પુરવઠાના સમાન તબક્કે લેવામાં આવે છેતેનો અર્થ એ કે તમે જે સંયોગ પરિબળ દ્વારા વ્યાખ્યાયિત કર્યું છે તે છે CF સંયોગનીમહત્તમમાંગવ્યક્તિગત મહત્તમ માંગ તેથીઆછેસમીકરણ11 તેથી સંયોગની મહત્તમ માંગ પહેલાથી નિર્ધારિત Pc એ સંયોગની મહત્તમ માંગ છે જે આપણે વ્યક્તિગત મહત્તમ માંગના સરવાળો દ્વારા વિભાજિત Pc ને વ્યાખ્યાયિત કરી છે આ પણ પણે વ્યાખ્યાયિત કર્યું છે તેથીCFPc Σ pi તે ફક્ત તમારા વિવિધતા પરિબળનો પારસ્પરિક છે બરાબર કારણ કે વિવિધતા પરિબળ સમયનો સંદર્ભ 0712 સરવાળો Σ pi તમારો I 1 થી n ની બરાબર છે અને Pc દ્વારા વિભાજિત કરું છું અને સંયોગ પરિબળ Pc ની વિરુદ્ધ છે I 1 થી n Pi બરાબર છે આ સમીકરણ સંખ્યા 12 યોગ્ય છેતેનો અર્થ એ કે જો તમે સમીકરણ 7 જોશો જો તમે અહીં 7 સમીકરણો જોશો કેFD i1nPiPcસમીકરણ અને આ સંયોગ પરિબળ તે માત્ર એક બીજાના સમાન છે CF Pci1nPiઆ સમીકરણ 12 છે સંદર્ભિત સમય 0754 FD CF પર 1 ની બરાબર અથવાFD×CF1 અર્થ એ થાય કે તેનો અર્થ છે ફક્ત સમીકરણથી હવે મેં સમીકરણ 12 અને 7 થી કહ્યું કે સી પર 1 બરાબર છે તે આ સમીકરણ તેર બરાબર છે સંયોગ પરિબળ એ વિવિધતા પરિબળનો આદાનપ્રદાન છે અથવા વિવિધતા પરિબળ એ સંયોગ પરિબળનો પારસ્પરિક છે હવે લોડ વિવિધતાતેથી તે 2 અથવા વધુ વ્યક્તિગત લોડ્સના શિખરોનો સરવાળો અને સંયુક્ત લોડની ટોચ વચ્ચેનો તફાવત છે તેથી લોડ વિવિધતા છે LD તરીકે વ્યાખ્યાયિત તમે લોડ વિવિધતાને વ્યાખ્યાયિત કરી રહ્યા છો તમે તેનેLD i1nPi Pcદ્વારા વ્યાખ્યાયિત કરો છો આ છે સમકૃતિ 14 તે 2 અથવા વધુ વ્યક્તિગત લોડ્સના શિખરોના સરવાળા વચ્ચેનો તફાવત છે માની લો કે ત્યાં 3 વિવિધ પ્રકારનાં લોડ છે તેથી તેમનો ટોચ તમે ઉમેરી રહ્યા છો તેથી i 1 થી n Piબરાબર છું અથવા અને સંયુક્તનું તમારું ટોચ જેને તમે કહો છો તે સંયુક્ત લોડની ટોચ જે Pc છે જે તમે પહેલાનો અધિકાર વ્યાખ્યાયિત કર્યો છે તો તે છે તમારી લોડ ડાયવર્સિટી LD આ 1 મિનસ Pc બરાબર છે આ સમીકરણ 14 છે તેથી હવે આ તમારી લોડ વૈવિધ્યતા છે આગળના યોગદાન પરિબળ તે i મી ભારની વ્યક્તિગત મહત્તમ માંગના એકમ દીઠ આપવામાં આવે છે જો Ciમહત્તમ માંગના જૂથમાં i લોડનું યોગદાન પરિબળ છે જે Ci છે ધારો કેમાની લો કે તે વ્યક્તિગત મહત્તમ માંગના એકમ દીઠ આપવામાં આવે છે ધારો કે શક્તિ એ 100 kW છે અને Ci તેનો અપૂર્ણાંક છે તેથી કદાચ 0 4 તેથી 0 4 એ આ કંઈક 140 કિલોવોટ છે બરાબર તેથી જો સીiએ મહત્તમ માંગના જૂથમાં i લોડનો ફાળો આપનાર પરિબળ છે તો Pc C1 x P1 C2 x P2 Cn x Pn સુધી તેનો અર્થ એ થાય કે Pc i1nCi x Pi જો આ સમીકરણ નંબર છે 15 અધિકાર તેથી સમીકરણ 12 અને 15 થી તમને સમીકરણ મળશે 12 એટલે આ સમીકરણ ફક્ત પકડી રાખો તેથી આ સમીકરણ છે આ તમારા સિગ્મા ઉપર 12 Pc છે 1 થી n Pi બરાબર છે તેથી Pc અહીં i 1 થી n Ci Pi CF બરાબર છે આપણે Pc અવેજી કરી રહ્યા છીએ અહીં સમીકરણ 12 અને 15 થી i બરાબર n Ci Pi ને વિભાજિત કરું છું I દ્વારા 1 થી n P i બરાબર છે તેથી આ ખરેખર સમીકરણ છે 16 આ આ તમારા 1 વસ્તુનું કારણ છે ફક્ત ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં કે ફક્ત એક મિનિટ સુધી હું આ એક આ યોગદાન પરિબળને યોગ્ય રાખું છું તેથી કોઈપણ રીતે આ તમારું CF સમાન છે આ સમાન છે 16 હવે કેસ 1 નો વિચાર કરો જો કહો જોp1p2 pnpબધા બરાબર છે તો CF બરાબર છે તમારા મૂળભૂત રૂપે બધા P P1બરાબર P2બધા P હોય છે તે પછી તે મૂળભૂત રીતે P માં i તે 1 થી n Ci ને બરાબર છે અહીંયા P રદ કરવામાં આવશે અહીં પણ બધા P નો સરવાળો છે તેથી તે n માં P હશે કારણ કે તે PPP સુધી n ટર્મ સુધી છે તેથી તે P માં n હશે P રદ થશે તેથી CF સિગ્મા બનશે I 1 થી n C બરાબર છે I આ કિસ્સામાં સંયોગ પરિબળ સરેરાશ ફાળો આપનાર પરિબળો જેટલો છે તેથી સરેરાશ નો અર્થ એ થાય કે બધા n દ્વારા વિભાજિત થાય તેથી આ સરેરાશ યોગદાન પરિબળ છે એ જ રીતે કેસ 2 જોC1C1 C3 CnCસુધી કહેવા માટે બરાબર સી બધા છે બધા C છે આ કેસમાં સમાન યોગદાન પરિબળ છે CF Cહશે i 1 થી n Pi બરાબર ઉપર 1 થી n Pi બરાબર તો આ બરાબર છેઆ શબ્દ આ શબ્દ રદ કરવામાં આવશે તેથી CF હશે તે બરાબર C જે યોગદાન પરિબળ બરાબર યોગદાન પરિબળ બરાબર છે હવે આપણે જોયું છે તેથી હવે પછીની ઘણી પરિભાષા લોડ ફેક્ટર છે ખરેખર આપણે આ બધી પરિભાષા સાથે પરિચિત હોવા જોઈએ તે જોવાનું હોય છે પછી જો તમે ઉદાહરણ લેશો તો હું થોડા ઉદાહરણો લઈશ તો વસ્તુઓ તમારા હશે તમે ખૂબ સ્પષ્ટ જાણો છો તેથી તેથી જ પહેલા એક ઉદાહરણ મૂકતા પહેલા આપણે આ બધી પરિભાષા બરાબર લોડ ફેક્ટરમાં લીધી છે તેથી તે સમયગાળા પર થતાં પીક લોડ માટે નિયુત સમયગાળાની સરેરાશ લોડનું પ્રમાણ છે તેથી LF દ્વારા આપણે લોડ ફેક્ટર વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ તેથી LF સરેરાશ લોડ ટોચ લોડ બરાબર તો આ છે સમીકરણ 19 અથવાLF સરેરાશ લોડ×T ટોચ લોડ×T માત્ર એક તમારી આ રીતે પણ અમે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આ ક્યાં તો સમીકરણ 20 છે સમય ને બરાબર તે દિવસોમાં કદાચ અઠવાડિયા મહિનાઓ અથવા વર્ષોમાં હોઈ શકે છે અથવા જો ટી મોટા ટી માટે લોડ ફેક્ટર નાના છે સામાન્ય રીતે તમે જોશો કે લોડ ફેક્ટર નાનું છે આનું કારણ એ જ મહત્તમ માંગ માટે ઉર્જા વપરાશ આવરણ છે મોટો સમયગાળો અને નાના સરેરાશ લોડમાં પરિણમે છે તેથી લોડ ફેક્ટર એકતા કરતા ઓછા અથવા સમાન હોય છે સામાન્ય રીતે 1 કરતા ઓછું 1 ઓછું હોય છે વાર્ષિકલોડફેક્ટરનેઆતરીકેવ્યાખ્યાયિતકરીશકાય છે વાર્ષિક લોડ ફેક્ટર કુલ વાર્ષિક energyવાર્ષિક પીક લોડ×8760 આ સમીકરણ 21 છે ખરું હવે બીજી પરિભાષા કે જે લોસ ફેક્ટર છે તે જ કહેવા માટે અર્થ એ જ લોડ ફેક્ટર છે માત્ર વસ્તુ તે છે કે તે ચોક્કસ સમયગાળા દરમિયાન પીક લોડ પાવર લોસના સરેરાશ પાવર લોસનું ગુણોત્તર છે જેને ઉદાહરણ તરીકે લોસ ફેક્ટર કહેવામાં આવે છે તેથી એલએલએફ લોસ ફેક્ટર અમે વ્યાખ્યાયિત કર્યા મુજબ લોસ પરિબળને વ્યાખ્યાયિત કરવામાં આવે છે LLFસરેરાશ પાવર લોસ પીક લોડ સત્તા નુકશાન તરીકેવ્યાખ્યાયિત તેથીઆછેસમીકરણકહો22 તેથી સિસ્ટમના તાંબાના નુકસાન પર સમીકરણ 22 લાગુ પડે છે પરંતુ iron નુકસાન માટે નહીંતેનો અર્થ એ કે તમે જે નુકસાનનું પરિબળ ગણતરી કરી શકો છો તેફક્તi2R ના નુકસાન માટે છે પરંતુ આયર્નના નુકસાન માટે નહીં તેથી ફક્તપછીનીi2R ખોટમાટે લાગુઅમે ઉદાહરણ માટે 1 ઉદાહરણ લઈશું તેથી એક પાવર સ્ટેશન ભારને સપ્લાય કરે છે તેમ કહેતા સમયનો સમયગાળો આપવામાં આવે છે ઉદાહરણ તરીકે સમય કહે છે કલાકો 6 am થી 8 am છે લોડ 1 2 મેગાવોટ 8 થી 9 am લોડ છે 2 મેગાવોટ 9 am થી 12 બપોરે તે કહેવામાં આવે છે 3 મેગાવાટ 12 બપોરે 2 થી બપોરે 1 5 વાગ્યે 1 5 મેગાવાટ અને બપોરે 2 થી 6 વાગ્યે 2 5 મેગાવાટ પછી સાંજે 6 થી 8 બપોરે 1 8 મેગાવાટ 8 થી 9 વાગ્યે તે 2 મેગાવાટ છે રાત્રે 9 થી 11 બપોરે તે 1 મેગાવાટ છે રાત્રે 11 વાગ્યાથી 5 સવારે તે 0 5 મેગાવોટ છે અને સવારે 5 થી 6 સુધી તે 0 8 મેગાવાટ છે આ ડેટાને નીચે આપેલ મુજબ એક પાવર સ્ટેશન આપવામાં આવે છેતેનો અર્થ એ કે 24 કલાકનો ડેટા જે ભિન્નતાને લોડ કરે છે તે તમને અધિકાર આપવામાં આવે છે તેથી તમારે શું કરવાનું છે તે છે કે તમારે પ્રથમ વસ્તુ લોડ વળાંકની કાવતરું નક્કી કરવી પડશે અને આગળના લોડ ફેક્ટરને શોધી કાવું એ છે કે આ ભારને સપ્લાય કરવા માટે જનરેટિંગ એકમોની યોગ્ય સંખ્યા અને કદ નક્કી કરવામાં આવશે એ પ્લાન્ટ અને પ્લાન્ટના પરિબળની અનામત ક્ષમતા શોધી શકાય છે અને પસંદ કરેલા જનરેટિંગ યુનિટ્સનું પરેટિંગ શિડ્યુલ શોધવા માટે છે તેથી આ 4 વસ્તુ જે તમે આપેલ માહિતીના આધારે નક્કી કરવાની છે તે સમજવા માટે સૌ પ્રથમ તમે શું કરો છો તે લોડ વળાંક દોરે છે તે ભૂલી જશો આ વાક્ય તે ફક્ત તમે જ યોગ્ય માનો છો તેથી પ્રથમ 6 10 6 am છે સવારે 10 વાગ્યે આ રીતે છે 2 pm 6 pm 10 pm 2 am 6 am તો સવારે 6 કલાકે સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યે લોડ 1 2 મેગાવાટ છે તેથી સવારે 6 વાગ્યે તે 1 તેથી તે સવારે 2 થી 6 સુધી તમારા 2 સુધી આવશે કેટલાક અહીં છે તેથી તમારી પાસેતે હવે સવારના 8 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી 2 મેગાવાટનું 1 2 મેગાવાટ છે તો અહીં તે 2 મેગાવાટ પર પહોંચી ગઈ છે અને તે 8 થી 9 માત્ર 1 કલાક જમણું છે અને ફરીથી સવારે 9 થી 12 બપોરે શિખર 9 થી 12 બપોરે જો તે શિખરે જવું હોય તો તે 3 મેગાવાટ જમણ છે અને પછી બપોરે 12 વાગ્યે બપોરે 2 વાગ્યે તમારી સવારે 9 થી બપોરે 12 વાગ્યે તે તમારી આ બાબત છે બપોરે 12 વાગ્યે અહીં ક્યાંક 12 વાગ્યા છે તે 3 મેગાવાટ છે પછી બપોરે 12 થી બપોરે 2 વાગ્યે એક બિંદુ ફરીથી બપોરે 12 વાગ્યે તે અહીં નીચે ક્યાંક 1 5 ની નીચે જઇ રહ્યો છે અને તે અહીં બપોરે 2 વાગ્યા સુધી છે ફરીથી બપોરે 2 થી સાંજના 6 સુધી 2 તેથી પછી સાંજે 6 થી 8 વાગ્યે 1 તેથી તે 6 વાગ્યા સુધી નીચે આવી રહ્યું છે 1 0 ઉપર 6 સુધી તે નીચે આવતા પછી ચાલે છે 1 080 ને બદલે 1 8 0 થી 8 અહીં ક્યાંક તો રાત્રે 8 થી 91 કલાક તે 2 મેગાવોટ છે તે 2 મેગાવાટ છે અને 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી 1 મેગાવાટ છે તેથી 9 વાગ્યે તે નીચે આવી રહ્યું છે 9 થી 11 તે 1 મેગાવોટની છે અને પછી રાત્રે 11 થી 5 સુધી આ અહીં બપોરે 11 વાગ્યે ક્યાંક સવારે 5 થી આ સુધી છે તે અહીં 0 5 મેગાવાટ છે અને તે 5 મેગાવાટ છે સવારે 6 થી સવારે 0 80 મેગાવોટ તેથી સવારે 5 વાગ્યે તે 0 8 પર જઈ રહ્યું છે પછી 6am માટે 0 8 છે પરંતુ ફરીથી તમારે તે અહીં આવવું પડશે ફરીથી તે સવારે 6 વાગ્યે આવી રહ્યું છે તેથી આખરે 1 2 મેગાવાટ આ બિંદુ પણ છે 1 2 મેગાવોટ તેથી આ રીતે તમારે આ પૂર્ણ કરવું જોઈએ આને લોડ વળાંક કહેવામાં આવે છે તમારા લોડ વળાંકને પ્રથમ પ્લોટ તેથી એકવાર આ લોડ વળાંકનું ઘડતર કરવામાં આવે છે તે આ સમય છે અને આ તમે છો જેને તમે મેગાવાટ લોડ તરીકે કહો છો અને ચોક્કસપણે તમારા 3 મેગાવાટ બરાબર એકવાર તમે તે લોડ વળાંકની ગણતરી કરો પછી 24 કલાક દરમિયાન ઉત્પન્ન થયેલ એકમો તેથી ફરીથી તે શું કરશે જે પહેલા તમે 24 કલાકમાં ઉત્પન્ન થયેલ એકમોની ગણતરી કરો છો તેથી તે કિસ્સામાં કે જો તમે અહીં ફક્ત બાજુથી જોશો તો હું અધિકાર મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી સવારે 6 થી 8 સવારે 1 2 મેગાવાટ અને 6 થી 8 નો અર્થ 2 કલાક તેથી 2 થી 1 2 વત્તા 2 મેગાવોટ લોડ પરંતુ 8 થી 9 ફક્ત 1 કલાક તેથી 1 થી 2 વત્તા તે 9 સવારે 12 થી 12 બપોરે 12તેનો અર્થ એ કે 3 કલાક અને 3 મેગાવાટ લોડ તેથી 3 થી 3 વત્તા આ 12 બપોરે 2 વાગ્યાથીતેનો અર્થ છે 2 કલાક બરાબર તેથી 2 થી 1 5 લોડ 1 5 મેગાવાટ વત્તા 2 થી સાંજના 6 સુધી છેતેનો અર્થ એ કે 4 કલાકનો ભાર 2 5 છે તેથી 4 થી 2 5 પછી વત્તા 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો અર્થ 2 કલાકમાં 1 8 લોડ 1 8 મેગાવાટ વત્તા 8 થી 9 છે જે 1 કલાક 1 થી 2 મેગાવાટ લોડ 2 પછી વત્તા 9 થી 11 સુધીતેનો અર્થ એ કે 2 કલાકનો ભાર 1 મેગાવોટ છે તેથી 2 થી 1 વત્તા તમારા 11 વાગ્યાથી સવારે 5 સુધીતેનો અર્થ એ કે 6 કલાકનો ભાર 0 5 મેગાવોટ છે તેથી 6 થી 0 5 વત્તા 5 થી સવારે 6 વાગ્યા સુધી કે 1 કલાકનો ભાર 0 તેથી 0 8 માં આ રીતે ખૂબ મેગાવાટ કલાક તમારે આ ગણતરી કરવી જોઈએ એકમ 24 કલાક દરમિયાન ઉત્પન્ન થાય છે એકવાર તમે આ કરી લો કે જે કુલ યુનિટ જનરેટની બરાબર છે તે આ બધાની ગણતરી કર્યા પછી તે is 37 8 મેગાવાટ કલાક છે હમણાં સરેરાશ લોડ ફક્ત આપણે જોયું છે કે કલાકોમાં સમય દ્વારા પેદા થયેલ લોડ ફેક્ટર એકમોને જાણવામાં આવે છે તેથી ઉત્પન્ન થયેલ એકમો 37 8 મેગાવાટ કલાક છે અને 24 દ્વારા વિભાજિત થાય છે કારણ કે 6 થી 6 નો સમયગાળોસવારે 6 થી 6 એ 24 કલાક છે તેથી તે તમારા 24 કલાક છે તેથી તે 1 575 મેગાવાટ છે જે સરેરાશ લોડ અધિકાર છે અને લોડ ફેક્ટર સરેરાશલોડમહત્તમ લોડ તેથી મહત્તમ લોડ 3 મેગાવોટ મહત્તમ 3 છે તેથી લોડ ફેક્ટર 375 પર 1 575 બરાબર છે જે 0 525 ની બરાબર છે તેથી હવે આ એક લોડ ફેક્ટર છે હવે તે મહત્તમ માંગ છે આગળનો મુદ્દો બીફક્ત બી એ છે કે તમારે આ ભારને સાંભળવા માટે જનરેટિંગ યુનિટ્સની યોગ્ય સંખ્યા અને કદ નક્કી કરવો પડશે અમે અહીં કેટલાક અર્થશાસ્ત્ર કરી રહ્યા નથી જે આપણે ફક્ત કેટલાક વિચારો રાખવા માટે કંઈપણ પ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરી રહ્યાં નથી તેથી આ બિંદુ આપવામાં આવે છે કે આ ભારને સપ્લાય કરવા માટે જનરેટિંગ એકમોની યોગ્ય સંખ્યા અને કદ નક્કી કરો તેથી અમારી પ્ટિમાઇઝથી આપણે તેને બનાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ કોઈપણ ખર્ચ લાભ વિશ્લેષણ અથવા કોઈપણ વસ્તુને ધ્યાનમાં લેતા નહીં અમને એક વિચાર યોગ્ય આપે છે તેથી બી નંબર બી એ બીજો મુદ્દો છે કે તમારે આ લોડને પૂરો પાડવા માટે જનરેટિંગ એકમોની યોગ્ય સંખ્યા અને કદ નક્કી કરવો પડશે તેથી આ કિસ્સામાં મહત્તમ માંગ 3 મેગાવાટ છે અનેઆનો અર્થ એ કે તમારે આ 3 મેગાવોટ પાવર આપવો પડશે જો આપણે 4 જનરેટિંગ યુનિટ પસંદ કરીએ તો ધારો કે દરેક રેટિંગ 1 મેગાવાટની એકમો પસંદ કરી શકાય છે જો આપણે 4 જનરેટિંગ યુનિટ લઈ રહ્યા છીએ અને દરેકને રેટિંગ મળી રહી છે તે 1 મેગાવાટ છે તેથી જ કહીએ મહત્તમ માંગના સમયગાળા દરમિયાન તે 3 યુનિટ ચલાવી શકે છે તે કાર્ય કરશે અને તે જોડાશે તેના સંપૂર્ણ લોડ પર કાર્ય કરો કારણ કે 1 મેગાવાટ રેટિંગ અને 1 યુનિટ તક દ્વારા બાકી રહેશે જો 1 યુનિટ બીજા યુનિટમાંથી જાય તો જમણી બાજુએ ફેરવી શકાય છે તેથી વિશ્વસનીયતાના હેતુથી 1 1 4 જનરેટિંગ યુનિટ્સ ધ્યાનમાં લેવામાં આવે છે જો તમે 3 મેગાવાટ અને 3 એકમો ધ્યાનમાં લો કે જે પેદા કરે ત્યાં સુધી તે ઉત્તમ છે ત્યાં ઉત્પાદનનું કોઈ નુકસાન નથી પરંતુ જો 1 જનરેટર ખામીયુક્ત થઈ જાય તો તે ભારને સપ્લાય કરી શકશે નહીં શા માટે એક વધારાનું લેવામાં આવે છે તેથી 4 લેવામાં આવે છે તેથી 3 એકમો કાર્ય કરશે અને 1 એકમ સ્ટેન્ડબાયની જેમ જ બાકી રહેશે આગામી નિર્દેશ આવે છે તે પછી પ્લાન્ટ અને પ્લાન્ટના પરિબળની અનામત ક્ષમતા શોધી શકાય છે તેથી તે કિસ્સામાં પ્લાન્ટની ક્ષમતા 4 થી 1 ની બરાબર છે કારણ કે અમે લીધું છે કે આપણે પ્રત્યેક 1 માં 4 પેદા કરનારા એકમોનો વિચાર કર્યો છે1 મેગાવાટ તેથી તે 4 થી 1 છે તેથી 4 મેગાવાટ અને અનામત ક્ષમતા હશે પછી મહત્તમ માંગ 3 મેગાવાટ છે તેથી અનામત ક્ષમતા 4 હશે બાદબાકી 3 1 મેગાવાટ જેટલું હમણાં સમીકરણ 3 થી પ્લાન્ટ પરિબળ વાસ્તવિક ઉર્જા ઉત્પન્ન થાય મહત્તમ પ્લાન્ટ રેટિંગ×T બરાબર તેથી વાસ્તવિક ઉર્જા ઉત્પન્ન થતી વાસ્તવિક ઉર્જા 37 8 મેગાવાટ કલાક જેટલી છે હમણાં આપણે 37 8 મેગાવાટ કલાક યોગ્ય અને બનાવટ જોયા છે અને પ્લાન્ટની મહત્તમ પ્લાન્ટ રેટિંગ 4 મેગાવાટ હશે તેથી સમયગાળો 24 કલાક છે તેથી પ્લાન્ટ ફેક્ટર મહત્તમ પ્લાન્ટ રેટિંગ દ્વારા વહેંચાયેલ 37 8 ની બરાબર છે 4 મેગાવોટ તેથી તે 4 4 4 છે અને કલાકોની સંખ્યા T છે બરાબર 24 સમય સમયગાળો 24 કલાક કારણ કે સવારે 6 થી 6 વાગ્યે અંતરાલ તેથી તે 0 39375 ની આસપાસ આવી રહ્યું છે ઉદાહરણ તરીકે જો તમને પસંદ કરવામાં આવે તો 4 instead ને બદલે જો તમને પસંદ કરવામાં આવે તો તમારા 5 જનરેટ યુનિટ્સ તે જ સમયે પ્લાન્ટની ક્ષમતા 5 મેગાવાટ હોવી જોઈએ પછી અનામત ક્ષમતા 5 મિનિટ 3 હોવી જોઈએ 2 મેગાવોટ બરાબર તેથી તે કિસ્સામાં આ 37 80 એ 5 ને 24 માં વહેંચ્યુંતેનો અર્થ એ કે આ પ્લાન્ટ ફેક્ટર આના કરતા ઓછું હશે તેથી આ તે છે જે તમે પ્લાન્ટ ફેક્ટર 0 39375 છે અને છેલ્લો આ નંબર ડી છેલ્લો છે જે પસંદ કરેલા જનરેટિંગ યુનિટ્સના ઓપરેટીંગ શિડ્યુલને શોધી કાઢે છે તમારે શોધી કાઢવું પડશે કે આ એકમો કેવી રીતે કાર્ય કરશે તેથી તે કિસ્સામાં એક શું કરી શકે છે જો તમે તમારા પોતાના જોશો કે 1 મેગાવાટનું એક ઉત્પાદન કરતું એકમ 24 કલાક કાર્ય કરવું જોઈએ કારણ કે તેમાં 0 લોડ લઘુત્તમ છે ત્યાં કોઈ 0 8 નથી જો તમે તે ડેટાને જોશો તો જો તમે ન્યુનતમ છે 0 5 મેગાવોટ આનો અર્થ એ કે આ એક જનરેટર 24 કલાક ચાલુ રાખવો પડશે કારણ કે આ 0 5 મેગાવાટ લોડ પૂરો પાડવો પડશે કારણ કે લઘુત્તમ પોઇન્ટ લઘુત્તમ લોડ 0 5 મેગાવોટ છે અને પછી 1 મેગાવાટનું સેકન્ડ જનરેટિંગ યુનિટ સવારે 6 થી રાત્રે 9 વાગ્યે જરૂરી છે કે જો 15 કલાક તમે કાળજીપૂર્વક સવારે 6 થી 9 વાગ્યા સુધી ધ્યાનથી જોશો કે તમે નિરીક્ષણ કરી શકો છો કે ભાર 1 મેગાવોટ કરતા વધારે છે તેથી જ જો તમારે સવારે 6 થી 9 વાગ્યાની આસપાસ જોવું હોય તો 2 યુનિટ આવશ્યક છે જો તમે જોશો તો સવારે 6 વાગ્યે કહેવું જોઈએ કે દર વધે છે 1 2 2 3 આ બધી બાબતો બપોરે 2 વાગ્યા સુધી ચાલે છે બરાબર સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમે આ કહો છો કે તે 2 બરાબર 2 કરતા વધારે છે અથવા તમે જે સવારે 6 થી 9 વાગ્યે 15 કલાક બીજું જનરેટ કરવું 1 મેગાવાટનું એકમ જરૂરી છે કારણ કે તમામ સમયનો લોડ 2 છે તેથી આ 2 યુનિટ પણ આવશ્યક છે પરંતુ જો તમે ત્રીજો જનરેટ કરતો યુનિટ 1 મેગાવાટ સવારે 9 થી બપોર 12 અને બપોરે 2 થી 6 વાગ્યે 7 કલાક જરૂરી જોશો કે તેનો અર્થ તે ઓવરલેપ થઈ રહ્યો છે તેથી આ સવારે 9 થી બપોરે 12 અને બપોરે 2 થી 6 વાગ્યે આ 7 કલાક માટે તમારે બધા 3 યુનિટ્સ બરાબર હોવા જોઈએતેનો અર્થ એ કે 1 મેગાવાટ 1 યુનિટ માટે 24 કલાક પછી બીજા જનરેટ કરનારા એકમો સવારે 6 થી 9 વાગ્યે 15 કલાક અને ત્રીજા એકમ સવારે 9 થી બપોરે 12 વાગ્યા તેમજ બપોરે 2 થી સાંજના 7 કલાક સુધી હોવા જોઈએ કારણ કે ભાર દરમિયાન રહેશે આ સમયગાળો તે 2 મેગાવોટ કરતા વધારે હશે તેથી તમારા સામાન્ય સમજમાંથી તમારી અંતર્જ્ઞાનની આ રીતથી તમે શોધી શકો છો કે આ જનરેટર ઓપરેટીંગ શેડ્યૂલ કેવી રીતે ઇચ્છિત થઈ શકે છે તેથી ડેટા અને જે હોય તે માંથી અમે તેને અહીં જે પણ બનાવ્યું છે તે તમે જોઈ શકો છો અને જુઓ આ તે રીત છે જે વસ્તુઓ હોઈ શકે છે એટલે કે ઓપરેટિંગ શેડ્યૂલ તૈયાર કરી શકાય છે